ચાર્જ વિતરણની ઉર્જા II એક ઉદાહરણ પહેલાનાં લેકચર માં આપણે જોયું હતું કે જો મારી પાસે ચાર્જ નું વિતરણ હોય તો પછી આની ઉર્જા અથવા આ ચાર્જના સમૂહ પર કરવામાં આવેલ કાર્ય 14π012∬r ρr|r r|drdr દ્વારા આપવામાં આવે છે E14π012∬r ρr|r r|drdr હવે આપણે આપેલ ચાર્જ વિતરણ માટે એક ઉદાહરણ હલ કરવા જઈ રહ્યા છીએ આ માટે આપણે ત્રિજ્યા R નો એક ગોળો લઈશું જે અંદર યુનિફોર્મ ચાર્જ વિતરણ ધરાવે છે તેથી યુનિફોર્મ ચાર્જ ઘનતા સાથે ચાર્જ કરેલ ગોળાનાં વોલ્યુમ પર નેટ ચાર્જ 4π3R3 હશે જો હું ઉર્જાની ગણતરી કરુ તો હું તે બે રીતે કરીશ જેથી તમે ભેગા કરેલ ચાર્જ અને મેં જે આ સમીકરણ ઉપર લખ્યું છે તેમાં સમકક્ષતા જોશો ચાલો આપણે પ્રથમ લઈએ કે હું ચાર્જ ભેગો કરું છું જેથી વચ્ચે જ્યારે મારી પાસે નાની ત્રિજ્યા r નો ગોળો હોય ત્યારે હું નવો ચાર્જ લાવું અને હું તેના પર એક નાનો શેલ ઉમેરુ તેની પણ ઘનતા છે અને તેની જાડાઈ dr છે આમ કરવામાં મેં કેટલું કાર્ય કર્યું કરવામાં આવેલ કાર્ય એ r પરના પોટેન્શિયલ અને લાવવામાં આવેલ નેટ ચાર્જના ગુણાકાર સમાન હશે જે 4πr2dr ρ છે હવે આ કાળા ગોળાનાં કારણે r પરનું પોટેન્શિયલ 14π0Q r બરાબર હશે તેથી W14π0Q r4πr2ρdr થશે ત્રિજ્યા r ના આ ગોળાની અંદરનો ચાર્જ Qr4π3r3 છે અને તેથી આ વિતરણની ઉર્જા 14π0 4π3r3r 4πr2ρdr બનશે ચાલો આપણે આ સમીકરણ યોગ્ય કરીએ અહીં આ 4π કેન્સલ થશે આ 2 થશે આ r એ r3 સાથે કેન્સલ થશે અને તેથી મને અહીં 4π3020R મળશે કારણકે આ સાબિતી છે જેમાં ચાર્જ એકત્ર કરવામાં આવ્યો છે તેથી E4π3020Rr4dr થશે જે મને જવાબ આપે છે તો E4π30 2 R55 થશે જે જવાબ છે E14π04π3r3r×4πr2ρdr4π3020Rr4dr4π302R55 ચાલો આને ચાર્જની દ્રષ્ટિએ લખીએ હું આને આ બાજુ લખું છું અહીં Q4π3r3 છે અને તેથી 3Q4R3 થશે આને અહીં સબસ્ટિટ્યુટ કરીએ અને તમને 4π309Q216 2R6R55મળશે અહીં આ 4π આની સાથે કેન્સલ થશે આ 3 કેન્સલ થશે તેથી તમને ઉર્જા 35Q24π0R જેટલી મળશે આ ઘનતા સાથેના યુનિફોર્મ ચાર્જ્ડ ક્ષેત્રની ઉર્જા છે E35Q24π0R ચાલો આપણે પ્રાપ્ત કરેલ અન્ય સમીકરણનો ઉપયોગ કરીને તેની ગણતરી કરીએ જ્યાં આપણે કહ્યું છે કે ઉર્જાને 14π012∬r ρr|r r|dVdV દ્વારા લખી શકાય છે હું અમુક સમય પર dv માટે dr અને dV માટે drલખીશ તેથી કન્ફ્યુઝ ન થતા E14π012∬r ρr|r r|dVdV હવે તમે આને 12dVdVr તરીકે લખી શકો છો અને આ ટર્મ 14π0ρr|r r|dV એ V ના બરાબર છે પરંતુ નોંધો કે V એ ફાઇનલ ચાર્જ વિતરણને કારણે છે આના પહેલા જ્યારે આપણે ઉર્જા માટે ગણતરી કરી હતી ત્યારે આપણે પહેલા અંદરના ચાર્જના કારણે ઉર્જાની ગણતરી કરી હતી હવે V એ ફાઇનલ ચાર્જ વિતરણને લીધે પોટેન્શિયલ છે કારણ કે હું આ અહીં આ લઈ રહ્યો છું જે સંપૂર્ણ ચાર્જ વિતરણને કારણે કુલ ચાર્જની ઘનતા છે હવે અગાઉ આપેલ અસાઈન્મેન્ટમાં તમે V ની ગણતરી કરી હતી અને આ V14π0 3 Q2 R 12Q r2R3 હતું આ મેં અગાઉ આપેલ અસાઈન્મેન્ટમાં હતું તેથી તમે જોઈ શકો છો કે rR માટે આ 14π0QR છે તેથી કુલ ઉર્જા 12r dV 14π03Q2R 12Qr2R3 છે પ્રથમ ટર્મ એ કોન્સ્ટન્ટ છે તેથી અહીં 12Q4π03Q2R 14QR314π0ρ 4 π r2 dr r2 મળશે ચાલો જોઈએ કે શું આપણે બધી ટર્મ્સ ધ્યાનમાં રાખી છે અહીં 12 અને 12 મને 14 આપે છે અહીં આપણે QR3 અને 14π0 લખેલા છે અને અહીં ρ 4 π r2 dr r2 છે તેથી હવે હું આને Q24π0R 34 Q4π0R3144 R55 લખી શકું કારણકે અહીં ઈન્ટીગ્રલ 0 થી R નું છે અહીં Q24π0R ને સામાન્ય કાઢીએ તો અંદર 34 1R2144πR55Q મળશે હવે અમુક ટર્મ્સને કેન્સલ કરીએ અહીં R2 અને R5 થી મને R3 મળે છે તેથી આપણને Q24π0R 34 14154πR3Q મળશે હવે 4πR33Q છે r2 Q24π0R 34 1R2144πR55QQ24π0R 34 14154πR3Q અને તેથી મને જે ઉર્જા મળે છે તે Q24π0R 34 1203QQ છે આ Q કેન્સલ થશે અને તમને અહીં Q24π0R 34 120 મળે છે આમ આ Q24π0R 2012 હશે જે 35Q24π0R ના બરાબર છે આ જવાબ પહેલાના જેવો છે EQ24π0R34 1203QQ35Q24π0R તેથી હવે આપણે વિતરિત ચાર્જની ઉર્જા બે જુદી જુદી પદ્ધતિઓ સાથે હલ કરી છે એક આપણે વિચાર્યું કે આ બહારથી ચાર્જ લાવીને ભેગું કરવામાં આવેલ છે અને તેથી આપણે રહેલા ચાર્જને લીધે પોટેન્શિયલની ગણતરી કરી હતી અને લાવેલ ચાર્જના ઇન્ટીગ્રેશનનો ½ Vrr દ્વારા ગુણાકાર કર્યો હતો તેથી અંતે આને શામેલ કરવા માટે તમે જોયું કે જો ત્યાં ચાર્જ વિતરણ અથવા ચાર્જિસનો સંગ્રહ હોય તો હું આ સિસ્ટમની ઉર્જાને આ રીતે લખી શકું છું E1214π0 r ρ r|r r|dV dVછે જે 12VrrdV ની સમકક્ષ છે જયાં Vr એ કુલ ચાર્જ વિતરણને કારણે મળતો પોટેન્શિયલ છે E12VrrdV પોઇન્ટ ચાર્જ ધરાવતા ચાર્જ વિતરણના છે અને હું આ સમીકરણ ફરી લખું છું જે i j ijQi Qj4π0 | ri rj| છે ચાર્જીસના સતત વિતરણથી આ પોઇન્ટ ચાર્જવાળા ચાર્જ વિતરણ માટેના ટ્રાન્ઝીશન માં તમારે સાવચેત રહેવું જોઈએ કે આ કિસ્સામાં dV0 માટે rdVશુન્ય પર જતું નથી કારણકે આ પોઇન્ટ ચાર્જીસ ડેલ્ટા ફંક્શન્સ જેવા છે અને તેથી ઇન્ટીગ્રેશન કરવામાં મારે સ્પષ્ટરૂપે સેલ્ફ ઈન્ટરેક્શન ને ટાળવું પડશે યાદ છે અગાઉ જ્યારે હું આ સૂત્રની ચર્ચા કરી રહ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે સતત વિતરણમાં આ rdVનું નાના વોલ્યુમ પરનું સંકલન શુન્ય પર જાય છે પરંતુ પોઇન્ટ ચાર્જમાં આમ થતું નથી તેથી તમારે સાવચેત રહેવું જોઈએ હું ઇચ્છું છું કે આ વ્યાખ્યાન સાંભળીને તમે આ કનેક્શન બનાવો